આમ આપણે ફરીથી પાછા આવ્યા આમ હવે ફેઝર દ્વારા સાઈનુસાઇડલ સિગ્નલ જોઈશું આમ અહીં ખરેખર પ્રથમ વસ્તુ એ છે કે આપણી સમજ સ્પષ્ટ હોવી જોઈએ જેમ કે આંકડાઓને ઉકેલવા માટે અથવા વિચારો મેળવવા માટે છે તે સંપૂર્ણ સ્પષ્ટ હશે તો ચાલો જોઈએ કે તે કેવી રીતે બને છે આમ સાઈનુસાઇડલ સિગ્નલ ફેઝરનું પ્રતિનિધિત્વ જો તે બધા તરફ ધ્યાન આપ્યું છે તે ત્યાં આવશે પરંતુ ફક્ત સાંભળો કે માની લો કે કેટલાક કહે છે કે O A O A તે ત્રિજ્યા ધારે છે O A ધારો કે આ વર્તુળનું કેન્દ્ર O છે અને આ એક O A સાઈનુસાઇડલ જથ્થાના મહત્તમ મૂલ્યને રજૂ કરે છે તે કરંટ હોઈ શકે છે તે વોલ્ટેજ હોઈ શકે છે આમ અને તે આ સ્થિતિ પર છે જે એન્ટિકલોક દિશામાં છે તે દિશામાં ફરતી હોય છે આમ તે કિસ્સામાં જો ધારો કે ઊભી પ્રક્ષેપણ AB છે તેને સમજો કહો A B આ એક ઊભી પ્રક્ષેપણ છે A B એ O Aની સમાન છે તે sin θ ઉભી પ્રક્ષેપણ છે એનો અર્થ એ કે A B બરાબર છે આમ O A એ સાઈનુસાઇડલ જથ્થાના મહત્તમ મૂલ્ય છે ઉદાહરણ તરીકે ધારો કે O A ધારવામાં આવે છે માની લો કે આ સિગ્નલ O A એ i બરાબર છે આ કરંટ સિગ્નલ લખી છે હું કહીશ કે તે મહત્તમ મૂલ્ય છે કહેશે O A બરાબર m છે જે કરંટ નું મહત્તમ મૂલ્ય છે એનો અર્થ એ કે આ એક m sin θ છે બરાબર છે અને આ A B એ મહત્તમ મૂલ્ય છે જે m છે જે O A O બદલે O A લીધું અને A B સમાન છે m sin θ છે હવે તેને સ્પષ્ટ કરો એનો અર્થ એ કે મારો A B જે ઉભી પ્રક્ષેપણ છે તે m sin θ બરાબર છે માફ કરશો હવે જ્યારે θ બરાબર 0 છે જ્યારે θ એ 0 ની બરાબર છે તો A B એ 0 ની બરાબર છે પછી A B જે તે બરાબર 0 છે આમ જ્યારે θ એ 0 ની બરાબર હોય ત્યારે તેને પ્રક્ષેપણ કરો આમ આ અહીં શૂન્યમાંથી શરૂ થયેલ છે હવે જો θ કહો ની બીજી કિંમતનું બીજું મૂલ્ય લઈએ તો આ ખૂણો θ છે આ ખૂણો θ માટે m sin θ સમાન છે આમ આ રીતે અહીં બીજો મુદ્દો લો એ જ રીતે અહીં ક્યાંક માટે અહીં બીજો મુદ્દો લઈ શકો છો θ વધી રહ્યો છે હવે આ રીતે જ્યારે તે આ બિંદુ પર આવશે ત્યારે આ O A કહો જ્યારે આ આવશે ત્યારે O A અહીં આવશે અહીં બીજો મુદ્દો લેશે એ જ રીતે જ્યારે આ θ એ બરાબર 90 o હોય ત્યારે આ આવશે પછી એ A B બરાબર m છે આમ અહીં એક પ્રક્ષેપણ લો આ મહત્તમ મૂલ્ય છે આમ જો આ આલેખ કરો જો આ આલેખ કરો તો આનો આલેખ આ પ્રમાણે આવશે હવે જ્યારે આનાથી આગળ જતા હોય છે કે તે 90 o કરતા વધારેનો છે તો ફરીથી પ્રક્ષેપણ લો જો બિંદુ અહીં આવશે આ θ માં વધારો કરી રહ્યો છે એ જ રીતે જ્યારે તે અહીં આવશે આમ જ્યારે θ એ 90 કરતા વધારે હોય તો ક્યાંક અહીં આવશે આમ આ બિંદુ અહીં આવશે તે જ રીતે જ્યારે તે અહીં આવશે આ બિંદુ અહીં આવશે અને છેલ્લે જ્યારે તે θ એ 80 o આવશે ફરીથી છે તે 0 છે અને જો આ બધા મુદ્દાઓ લઈ તેમાં જોડાઓ અને આલેખ કરો તો તે sin વળાંક હશે તે છેવટે sin ની છે O A ફરે છે આમ તે અહીં કેટલીક સ્થિતિ પર આવશે કેટલીક સ્થિતિ અહીં આવશે આ રીતે તે આગળ વધશે અને તે કયા પર આવશે કે આ એક 80 o છે પછી આ 270 o છે અને જ્યારે તે આની પાસે આવશે ત્યારે તે 360 o છે આમ તે આની જેમ આગળ વધી રહ્યું છે આમ આ મારું 90 o છે આ મારો એક 80 o છે અને આ બિંદુ 270 o છે અને અંતે આ બિંદુ 360 o છે આમ જ્યારે તે આ બાજુ આવે ત્યારે આ બાજુ આવે છે આમ ફરીથી આ મૂલ્ય નકારાત્મક બનશે આમ આ બિંદુ માટે તે અહીં ક્યાંક હશે આ બિંદુથી તે આ રીતે આવશે અને છેવટે તે 360 o સુધીનું છે જો તે કરવામાં આવે તો તે સિન્યુસાઇડલ હશે જેને જનરેશન સિગ્નલ બનાવશે આનો અર્થ એ છે કે આ રીતે કોઈપણ વોલ્ટેજ અને કરંટ નું મહત્તમ મૂલ્ય લે છે અને પછી એન્ટીકલોક દિશામાં આગળ વધી રહ્યા છે અને તે θ મુજબ વધી રહ્યું છે θ એ 0 થી 360 o છે અને જો આ જેવા આલેખ અને O A અને ઊભી પ્રક્ષેપણ A B એ os sin θ સમાન છે એટલે કે A B એ msin θ સમાન છે અને જો દરેક મુદ્દા અને આલેખ લે છે તો તે સાઈનુસાઇડલ આપશે જેને સાઈનુસાઇડલ સિગ્નલ કહે છે આ તે કેવી રીતે સાઈનુસાઇડલ સિગ્નલ ફેઝરનું સાઈનુસાઇડલ પ્રતિનિધિત્વ તેનો અર્થ એ કે ફેઝર ખરેખર રોટેટીંગ વેક્ટર છે કારણ કે ખૂણોીય રેખા 0 અને 360 o વચ્ચે છે અને તે કાં તો ક્લોકની દિશામાં અથવા એન્ટીકલોક દિશા તરફ આગળ વધે છે જ્યાં ફેઝર એ રોટેટીંગ વેક્ટર છે તેનો અર્થ એ કે જ્યારે વોલ્ટેજ આ રીતે લખીએ તો માની લો V એરો આ ખરેખર ફેઝર જથ્થો છે પરંતુ અવરોધ તેને સમજીએ પરંતુ અવરોધ જ્યારે લખો ત્યારે z એ r jx થશે આમ અવરોધ એ z બાર મુકો અવરોધ એ ફેઝર જથ્થો નથી તો આવો તે શા માટે ફેઝર જથ્થો નથી પરંતુ વોલ્ટેજ અને કરંટ અને ફેઝર જથ્થો છે અને ફેઝર રોટેટીંગ વેક્ટર છે તે સાઈનુસાઇડલ અને બધું અહીં આપવામાં આવ્યું છે ω એ 2πf ની બરાબર છે આમ તે લખ્યું છે m sin 2πf t છે આમ અહીં આપેલ છે પરંતુ જે કંઇ પણ આ અભિવ્યક્તિ અહીં કહ્યું આમ આગળ આ તે છે હવે કેટલીક બાબતોને સમજવા માટે અહીં પણ કરવું પડશે લખો અહીં છે કે જે એક અલગ છે કે પછીથી વાંચો માની લો કે કરંટ અને વોલ્ટેજ વેવફોર્મ છે આમ આ જેને આ કહે છે આ તે છે જેને વોલ્ટેજ વેવફોર્મ કહે છે હવે આ આંતરિક વર્તુળ છે O B કહેવા માટે આ મહત્તમ મૂલ્ય છે તે સમયે વોલ્ટેજ પરિમાણનું મહત્તમ મૂલ્ય છે જો તેનો અર્થ એ કે O B કહેવા માટે બરાબર છે ઉદાહરણ તરીકે Vm આ વોલ્ટેજ z છે બીજી બાબતને ભૂલશો નહીં કે જે કોઈ મુદ્દો નથી તે સમજવા માટે છે અને તે સમયે કરંટ આ O A ચાલો O A બરાબર તે સમયે કરંટ સ્થિતિ આ સમયે હતી અને આ વોલ્ટેજ અને આ કરંટ વચ્ચેનો ખૂણો તે ખૂણો ϕ છે હવે આવી જ રીતે આનો અર્થ એ કે આ બંને તે એન્ટીકલોક દિશામાં ફરતા હોય છે તે ω આપવામાં આવે છે આમ ω બરાબર 2 છે જેને 2πf ગુણ્યા t ω કહે છે ω એ 2πf ની બરાબર છે આમ તે ω ω બરાબર 2πf F ફ્રેક્વંસી છે આમ તે એન્ટિકલોક દિશામાં ફરી રહી છે હવે જો વોલ્ટેજ વેવ સરેરાશ લો અને કરંટ વેવફોર્મ લો જ્યારે કરંટ પોઝિશન O A કરંટ સ્થિતિ A અને Vમાં વોલ્ટેજ છે અને આ ϕ છે અને એન્ટિકલોક દિશામાં તેઓ છે તે તરફ આગળ વધી રહ્યા છે અને ω આપવામાં આવે છે જેને તે ફ્રેક્વંસી કહે છે તો એફ ફ્રેક્વંસી છે અને ω એ 2πf ની બરાબર છે આમ તે કિસ્સામાં જ્યારે આ આગળ વધી રહ્યું છે એનો અર્થ એ કે B અને A વચ્ચેનો ખૂણો જે સ્થિતિ હોઇ શકે તે સ્થિર રહેશે ઉદાહરણ તરીકે ધારો કે જો B અહીં ક્યાંક છે અને A અહીં ક્યાંક છે આ ખૂણો ϕ હમેશા સ્થિર રહે છે કારણ કે બંને એક સાથે આગળ વધી રહ્યા છે તે એ છે અને એન્ટિકલોક દિશામાં છે આમ કારણ કે ફ્રેક્વંસી સમાન છે આમ તે કિસ્સામાં શું થશે અને જો આ બિંદુથી વોલ્ટેજ નો અંદાજ આવે છે તો તે જ્યારે તે આવી રહ્યું છે ત્યારે ત્યાં કંઈક બિંદુ હશે આ બિંદુને આ જ કહે છે અને ક્યારે વધુ આવશે 90 o કરતાં તે એક મહત્તમ મૂલ્ય Vm છે તે જશે અને 0 પર આવશે અને ફરીથી તે આની જેમ આગળ વધશે એ જ રીતે જ્યારે આ O A લીધો છે આમ આ બિંદુએ આ તે જ છે જે θ એ 0 ની બરાબર છે આમ તે કિસ્સામાં શું થશે આ બિંદુ તે આ બિંદુથી શરૂ થશે આ બિંદુ એ તે પ્રારંભ કરશે અને તે રીતે તે sin θ જેને આ કરંટ વેવ કહે છે તે આ સાઈનુસાઇડલ એક વોલ્ટેજ ને સાઈનુસાઇડલ પણ કહે છે પરંતુ θ પર આ સમયે t અથવા θ એ 0 ની બરાબર છે કરંટ વેવફોર્મ ત્યાંથી શરૂ થશે કારણ કે સ્થિતિ અહીં છે અને અહીંથી વોલ્ટેજ પ્રારંભ થશે તો આ રીતે ધારો કે આ સાઈનુસાઇડલ વેવફોર્મ વોલ્ટેજ અને કરંટ બંને પેદા થાય છે પરંતુ આ 2 વચ્ચેનો ખૂણો સમાન રહે છે ઉદાહરણ તરીકે માત્ર આ 2 અહીં વોલ્ટેજ અને કરંટ પર લીધી છે O B અને O A બત્તાવેલ છે અહીં બધું લખ્યું છે અહીં તે બતાવવામાં આવ્યું છે કે ફેઝર O B કરંટ ફેઝર એ આકૃતિ તરફ દોરી રહ્યું છે કે લીડીંગ શું છે અથવા લેગીગ અર્થ શું છે તેનો અર્થ એ કે લીડીંગ અથવા પાછળ રહેવું આમ તે કિસ્સામાં શું થશે કે જો તે વી બરાબર છે તો લીડીંગ અને લેગીગ સમજવું જોઈએ અને તે પછી આ આવશે આમ પ્રથમ તેને સમજો હવે પ્રશ્ન એ છે કે શું લીડીંગ છે અને તે જોવાનું છે કે આ 2 વેવ ફોર્મમાંથી જે એક તે પહોંચે છે તે મહત્તમ મૂલ્ય છે અને અન્ય વસ્તુ વિશે ભૂલી જાઓ જે એક તેની પાસે પહોંચી રહ્યું છે તે બીજાની તુલનામાં મહત્તમ મૂલ્ય છે આમ તે કિસ્સામાં આ વોલ્ટેજ વેવફોર્મ છે તે કરંટ ની પહેલા મહતમ મૂલ્ય સુધી પહોંચે છે કારણ કે જ્યારે તે મહત્તમ પર પહોંચે છે ત્યારે કરંટ અહી છે આમ પ્રથમ વોલ્ટેજ ખરેખર તે કરંટ કરતા પહેલા મહતમ સુધી પહોંચે છે કારણ કે કરંટ અહીં છે આ એક વસ્તુ અથવા અન્ય રીત છે કે જે કોઈ 0 પહેલા આવે છે તે વોલ્ટેજ આવે છે જેને કરંટ ની તુલનામાં 0 કહે છે આમ 2 રીતો કરી શકાય છે જો આ 2 વેવમાંથી આ સ્થિતિમાં કે વોલ્ટેજ પહેલા મહતમ પહોંચે છે તો મહતમ કરંટ તેનો અર્થ એ કે વોલ્ટેજ ખરેખર કરંટ ને લીડીંગ છે અથવા અન્ય રીતે વોલ્ટેજ ખરેખર 0 પર આવે છે પછી કરંટ તેનો અર્થ એ કે વોલ્ટેજ એ લીડીંગ છે જે કરંટ અને આ ખૂણો ϕ તરફ દોરી જાય છે ખરેખર આ ખૂણો ϕછે આ તે છે જે આ વોલ્ટેજ અને કરંટ વચ્ચે છે આ એ ખૂણો π અથવા મહતમ નો તફાવત છે આ ખૂણો તફાવત ϕ છે આમ લીડીંગ એટલે કે વોલ્ટેજ અને કરંટ વેવફોર્મ છે જો કરંટ ની પહેલા વોલ્ટેજ મહતમ પહોંચી રહ્યું છે તો કરંટ તેનો અર્થ એ કે વોલ્ટેજ કરંટ ને લીડીંગ છે અથવા જો કરંટ પહેલાં વોલ્ટેજ 0 પર પહોંચે છે એનો અર્થ એ કે વોલ્ટેજ એ કરંટ ને લીડીંગ કરે છે અન્ય રીતે કે કરંટ એ વોલ્ટેજ ની તુલનામાં પાછળથી પહોંચે છે તેનો અર્થ એ કે વોલ્ટેજ થી કરંટ લેગ માં છે અથવા વોલ્ટેજ 0 થાય તે પછી કરંટ માં 0 પર પહોંચે છે અથવા કરંટ વોલ્ટેજ થી લેગમાં છે આમ ક્યાં તો આ અંતર મહતમ ϕ છે આ લીડીંગ અથવા લેગિંગ નો ખ્યાલ છે આમ આ કિસ્સામાં શું થશે તે જેમ કે વોલ્ટેજ લીડીંગ છે આ ખૂણો ϕ જેને કરંટ કહે છે તોસમજાવું આ મારું કરંટ સિગ્નલ છે તેનો અર્થ એ કે મારી v બરાબર છે Vm sin ω t આ તે છે જેને આ કરંટ સિગ્નલને sin ω t કહે છે અને θ ની સમાન ω t છે આમ Vm sin ω t આમ આ તે છે જેને કરંટ સિગ્નલ કહે છે પરંતુ વોલ્ટેજ ના કિસ્સામાં લીડીંગ છે આ ખૂણો ϕ માફ કરશો આ માફ કરશો આ સમજાવું વોલ્ટેજ નથી માફ કરશો આ કરંટ છે આ કરંટ m વોલ્ટેજ ની બરાબર છે તો કરંટ એ m sin ω t છે આમ આમ આ તે છે કરંટ નું આ વેવફોર્મ છે હવે વોલ્ટેજ કેસ વોલ્ટેજ આ કરંટ ને લીડીંગ છે વોલ્ટેજ કેસ v એ Vm sin ω t ϕ બરાબર છે કારણ કે આ θ એ સ્થિતિથી બીજી સ્થિતિમાં આવી રહ્યું છે આમ તે sin ω t ϕ હશે કારણ કે કરંટ માં વોલ્ટેજ લીડીંગ છે આમ ϕ ખૂણો સકારાત્મક હોવું જોઈએ તો લખી શકો છો Vm એ sin ω t છે તેનો અર્થ એ કે જો ફેઝર માં તેને આ રીતે બનાવવું હોય તો ધારો કે લખાણ m sin ω t સમાન છે આ રીતે લખવું આમ તેનો અર્થ છે કે મારું RMS મૂલ્ય ખરેખર m√ 2 છે આ કરંટ નું RMS મૂલ્ય છે આનો અર્થ એ છે કે જ્યારે આ લખવા માટે શું કરો આપણે m√ 2 એક ખૂણો 0 o કારણ કે m sin ω t બરાબર છે ના તેની સાથે કંઈ નથી આમ આ લખી શકો છો જ્યારે પણ આવી વસ્તુ લખવા માટે m √ 2 ખૂણો 0 ની બરાબર હોય છે અને આ થોડુંક શરૂઆતમાં અહીં એક તીર બનાવે છે આ રજૂ કરે છે ફેઝર જથ્થો બરાબર છે તે લખવા માટે તે ખૂણો 0 o છે આમ અહીં કોઈ તીર નથી એટલે આ મુલ્ય છે અને આ RMS મૂલ્ય છે એનો અર્થ એ કે જ્યારે લખાણ m √ √2 ની બરાબર હોય ત્યારે તે RMS મૂલ્ય છે પહેલાં જોયું છે અને તે ખૂણો 0 o છે આમ ખૂણો 0 કહેવા જેટલું જ છે ક્યારેક નાના અથવા મોટા લખવાથી કોઈ ફરક પડતો નથી આ છે હવે વોલ્ટેજ ના કિસ્સામાં વોલ્ટેજ v એ Vm sin ω t ϕ ની બરાબર છે તો આ ફેઝર માં લખો v એરો છે એરોનો અર્થ એ છે કે તેને રજૂ કરવાની વિવિધ રીત છે પરંતુ એરો v એરો મૂકવું એ RMS મૂલ્ય Vm√ 2 ની બરાબર છે તો ખૂણો ϕ હોવું જોઈએ કારણ કે તે આ ખૂણો લીડીંગ છે આમ ખૂણો ϕ હોવું જોઈએ આમ તેનો અર્થ એ કે આ ખરેખર V ખૂણો ϕ તરીકે લખી શકાય છે V એ RMS મૂલ્ય છે પરંતુ કોઈ તીર અહીં નથી તેનો અર્થ છે RMS મૂલ્ય છે આમ v એ RMS મૂલ્ય Vm√ 2 ની સમાન છે જ્યારે પણ તે આંકડાઓને હલ કરશે ત્યાં સુધી અને જ્યાં સુધી તે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી RMS મૂલ્ય લેશે નહીં આમ આ ખરેખર V ખૂણો ϕ છે હવે પ્રશ્ન એ છે કે તેનો સ્પષ્ટ અર્થ એ કે જો તે i છે ખૂણો 0 o અને v એ V ખૂણો ϕ ની સમાન છે જો વેક્ટર ડાયાગ્રામનો ફેઝર ડાયાગ્રામ દોરીએ પરંતુ ફેઝર એ રોટેટીંગ વેક્ટર છે જે માત્ર તફાવત છે આમ જો આ દોરો તો માની લો કે આ મારું છે 0 આ મારો આદર્શ ખૂણો છે જ્યારે આ મારું છે અને આ V ખૂણો ϕ છે આમ તે મારી v હશે અને તે મારું હશે અને આ ખૂણો એ હોવું જોઈએ કે આ ખૂણો ϕ હોવું જોઈએ એનો અર્થ એ કે v એ કરંટ ને ખૂણો ϕ થી લીડીગ છે અથવા અન્ય રીતે લખીએ જો સંદર્ભ તરીકે v લો તો તેને સમજો નહીં તો આ મારી v છે અને આ મારી છે આમ આ કિસ્સામાં તે ϕ છે આમ એક જ વસ્તુ કહો કે જ્યારે આ બનાવતી વખતે ચિત્રકામ કરવામાં આવે છે અને આ મારો V છે અને આ ખૂણો ϕ છે આમ શું લાવી રહ્યા છીએ ફક્ત તેને આ એક ખૂણો ϕ ફેરવો આમ v આ તરફ આવશે અને ચાલશે આમ ફરીથી અહીં તે થી એ ખૂણો ϕ થી લેગીગ છે v એ I થી ϕ ખૂણાથી લીડ કરે છે અહીં પણ તે જ વસ્તુ v એ ϕ થી લીડ કરે છે અથવા Vϕ થી લેગ કરે છે આમ આ કલ્પના છે કે ખૂણો લીડીંગ અને લેગીગ રહે છે આમ તેનો અર્થ એ છે કે જો 2 વેવફોર્મ હોય તો તે જોવાનું છે કે તે કયા સુધી પહોંચે છે તે મહતમ પહોંચે છે તે પહોંચે છે તે પ્રથમ મહત્તમ પર છે તે જથ્થો અન્ય જથ્થાને લીડીંગ કરે છે અથવા જે એક એ બીજા કરતા પહેલા 0 સુધી પહોંચે છે લીડીંગ છે આમ આ તે છે આશા છે કે અહીં આ સમજાઈ ગયું હશે આમ વસ્તુઓ ખૂબ જ સરળ છે જે આગામી 345 પર લખેલી થોડી નોંધો છે તે પછી તેને આ વસ્તુ બનાવી છે પરંતુ અહીં બધું લખ્યું છે તે રહી લીડીંગ લેગિંગ રહી જાય છે આમ આ લીડીંગ અથવા લેગિંગ નો ખ્યાલ છે આમ આમ જ અહીં એક બીજી વસ્તુ બનાવવાની છે આ આકૃતિમાં જે કંઈ કહ્યું ત્યાં તેનો અર્થ એ કે તે v એ V ખૂણો ϕ છે અને તે ખૂણો 0ની બરાબર છે તો આ v લીડીંગ છે અથવા V થી લેગ છે આ તે પણ લખી શકે છે જો v એ V ખૂણો 0 બરાબર છે તો પછી ખૂણો ϕ હશે આ વસ્તુ અને આ 2 વસ્તુઓ સમાન છે અહીં પણ જો v સમાન વસ્તુ મુકો તો તે ખૂણો 0 o છે V ϕ થી લેગ છે અથવા v ખૂણા ϕ થી લીડ છે અહીં પણ જો v સંદર્ભ લે છે v એ ϕ થી લીડીંગ છે અથવા v ϕ થી v ϕ લેગીંગ છે તો તે જ રીતે લખી શકાય છે આમ આમ જ અહીં તેને Vm sin ω t લેવામાં આવે છે ફક્ત સમજવા માટે તે કિસ્સામાં કરંટ m sin ω t ϕને બદલે ϕહશે આમ આ તે લીડીંગ અથવા લેગીંગ ખ્યાલ છે અહીં સમાન વસ્તુ સંદર્ભ ફેઝર તરીકે કરંટ એ આ બધી બાબતો આપી હતી ત્યાં થોડો થોડો સમય લાગ્યો હતો પરંતુ અહીં તે લેવામાં આવે છે તે વાંધો નથી તો આ V છે આ છે અને આ સંદર્ભ ફેઝર તરીકેનો વોલ્ટેજ છે કે અહીં v એ ϕ થી લીડીંગ છે અથવા V એ ϕ થી લેગીગ છે અને અહીં v પણ લીડીંગ ϕ છે અથવા V એ ϕ થી લેગીગ છે આ કરંટ સંદર્ભ ફેઝર તરીકે હાજર છે જે વોલ્ટેજ છે કારણ કે અહીં વોલ્ટેજ સંદર્ભ ફેઝર તરીકે લેવામાં આવે છે અને અહીં કરંટ ને સંદર્ભ ફેઝર તરીકે લેવામાં આવે છે પરંતુ અર્થ એ જ છે જ્યારે આંકડાકીય રીતે કરશું ત્યારે પણ બધા સરખા રહેશે ત્યાં કોઈ ફેરફાર થશે નહીં આમ આ વોલ્ટેજ અથવા કરંટ ની લીડીંગ અથવા લેગીગ અને સાઈનુસાઇડલ વેવફોર્મની કલ્પના છે હવે આ તે છે જેનો સંદર્ભ વેક્ટર વિશ્લેષણ માં આપવામાં આવ્યો છે ભૌતિકશાસ્ત્ર જાણો છો આ બધી બાબતો છે કે 2 ફેઝરની માત્રામાં ઉમેરો અને બાદબાકી થાય છે વેક્ટર પણ તે જ રીતે અહીં કરે છે માની લો કે આ મારું V1 છે તે ઉમેરવા માગો છો આ મારું V1 છે તે ખૂણો θ છે અને આV2 છે અને ખૂણો θ2 આપવામાં આવે છે આમ v A V1 V2 ની સમાન છે એરો એ ફેઝર બતાવે છે આમ અને જે રીતે કરે છે તેને શું કહે છે તે વેક્ટર વિશ્લેષણ કરે છે ભૌતિકશાસ્ત્રમાં આવું j છે તો તે જ રીતે અને આ રેખા એ સંદર્ભ છે અહીં પણ તે સંદર્ભ છે અહીં તે બાદબાકી છે આમ આ તે છે જેને મારો પરિણામ સમાન કહે છે આ v એ સરવાળા માટે છે અને અહીં Vs બાદબાકી માટે વપરાય છે એક એરો ગુમ છે પરંતુ Vs છે તો આ V1 છે અને આ V2 છે આમ જો Vs શું હશે તે Vs શું હશે તે શોધવા માંગીએ છીએ આમ સરળતાથી શોધી શકાય છે કે Vs એ V1 ની બરાબર છે જેને V2 કહે છે આમ આ કિસ્સામાં 2 રસ્તામાં 1 રસ્તો તે બનાવવામાં આવે છે જો તે V2 છે તો આ બાજુ હશે V2 તેનો અર્થ એ કે હવે જો ફેઝર સરવાળા માટે જાઓ અથવા હવે વેક્ટર સરવાળો કરો તો Vs એ V1 V2 ની બરાબર હશે બીજી રીતે અન્ય રીતે જો આ કરો તે V2 છે અને આ તે પણ છે આ એક સમાંતર V2ને પણ લઈ શકે છે આમ Vs એ V1 દિશા માં છે અને તીર અહીં છે તો તે V2 હશે આ રીતે અથવા આ રીતે કરે છે વેક્ટરમાં તે જ રીતે કરવું છે પરંતુ માત્ર બીજગણિત સરવાળો નથી તે ફેઝર સરવાળો હશે જોશે કે પછી આંકડાકીય લેશે જટિલ સંખ્યા તરીકે હવે ફેઝર છે આમ ત્યાં ફેઝર ના 3 સમાન સૂચનો છે જાણો જટિલ સંખ્યા ઉચી રીતે શરૂ થઈ છે ગણિત તો એક રીત એક વસ્તુ એ છે કે પોલર ફોર્મ પ્રથમ વસ્તુ એ પોલર ફોર્મ છે જો લખો v એ V ખૂણો θ છે અહીં V એ મુલ્ય છે અને θ એ ખૂણો છે V ખૂણો θ લખો હવે રેક્ટેન્ગ્યુલર ફોર્મ માં જો લખો તો તે v cos θ j Vs અને બીજું વસ્તુ એક્ષ્પોનેન્શિયલ ફોર્મ exponential form છે કે V એ એરો આપ્યો છે V e jθ V એ મુલ્ય છે e ની પાવર e jθ અને e jθએ કશું જ નથી જે e jθ એ cos j sin θ બરાબર છે અને તે અહીં લખાયેલ છે અને e jθ એ cos θ j sin θ છે પછી એક ખૂણો θ છે તો હવે બીજી વાત એ છે કે તે પછીથી આવશે આમ બીજી વસ્તુ એ છે કે j ઓપરેટર જે 90 o કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશન નું નિર્માણ કરે છે કોઈપણ ફેઝર નું કે જેમાં તે ગુણાકાર કરે છે ખરેખર આમ j 2 બરાબર 1 છે આમ ઓપરેટર જે કોઈપણ ફેઝર ના 90 oકાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશનનું નિર્માણ કરે છે જેને તે ગુણાકાર પરિબળ તરીકે લાગુ કરવામાં આવે છે તેનો અર્થ એ કે j 2 બરાબર ૧ આમ આ x છે આ વાસ્તવિક અક્ષ છે આ કાલ્પનિક અક્ષ છે આમ તે કિસ્સામાં આ કાલ્પનિક છે જ્યારે આ આવે ત્યારે થોડું ઉપરની તરફ જશે આમ આ કિસ્સામાં આ ફક્ત પકડી રાખો આમ આ કિસ્સામાં આ હવે તે j2 છે j2 બરાબર છે 1 આ j ઘન પર ક્યારે આવશે j ઘન બરાબર છે j કારણ કે આ ખરેખર j2 ગુણ્યા j છે તોj 2 બરાબર 1 એ જટિલ છે તો તે j અને છેવટે આ બિંદુ j પર પહોંચશે જેની પાવર 4 છે આમ તે કંઈક જેવું હશે આમ તે એન્ટિલોકવાઇઝ દિશામાં છે તે ફરી રહ્યું છે તો આ આ એક છે અને આ v cos θ જો લે તો આ x કમ્પોનન્ટ એ v cos θ છે તો v cos θ અહીં સમાન છે v x અને Vs એ θમાં છે આમ આ તે Vy એ V માં Vs θની બરાબર છે અને આ એક પરિણામ v છે આમ મૂળભૂત રીતે v એ Vv cos θ j Vs θ છે આમ તેનો અર્થ એ કે આ છે એનો અર્થ એ કે v દરેક વખતે એરો અને એરોની બરાબર હોય છે એમ નથી કહી રહ્યો તે સમજી શકાય તેવું છે v x j Vy પણ બરાબર છે આમ ફેઝરને વ્યક્ત કરવાનો રેક્ટેન્ગ્યુલર ફોર્મ ઉમેરવા અથવા બાદબાકી માટે અનુકૂળ છે જ્યારે રેક્ટેન્ગ્યુલર ફોર્મ ફોર્મ બનાવવાનો અર્થ થાય છે ત્યારે આ ફોર્મનું એક રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે કારણ કે તે માટે સરવાળો અને બાદબાકી મદદરૂપ થશે તે પોલર ફોર્મ આનો અર્થ એ કે આ એક પોલર ફોર્મ એક ફેઝરના 2 ભાગો દર્શાવવા માટે અનુકૂળ છે તે પરિમાણ અને ફેઝ ખૂણો છે કારણ કે આ v પરિમાણ એ અને એક ખૂણો θ છે આમ તેને સમજાવું અને ગણિતમાં જટિલ સંખ્યાના ઓપરેશનને જાણો તો અહીં માની લો કે V1 એ V1 e jθ 1 ની સમાન છે તે V1 એરો V2 એરો છે તે V2 e jθ 2 છે જો આ ગુણાકાર કરશે તો તે અહીં V1 લખી રહ્યો છે જો ગુણાકાર કરો તો તે V1 e jθ 1 ગુણ્યા V2 e jθ 2 છે આમ તે ખરેખર તે V1 V2 છે અને પછી jθ 1 θ2 છે આમ તે ખરેખર તે છે જે અહીં લખેલું છે આ એક V1 ખૂણો θ1 θ2 લખી શકાય છે તેનો અર્થ એ કે કોઈપણ ખૂણો θ E e jθ લખી શકાય આમ અહીં સમજાવું આમ અહીં ખૂણો θ1 θ2 બરાબર e jθ 1 θ તો તે અહીં છે આ તે બરાબર છે આ લખ્યું છે તેનો અર્થ છે તેને સમજાવું તેનો અર્થ એ કે આ કૌંસ લેખિતમાં V1 V2 ની બરાબર j sin θ1 θ2 સમજવા માટે છે આમ આ લખી શકે છે આમ આ ખરેખર V1 અને V2 એ પરિમાણ છે અને θ એક θ2 એ અનુક્રમે V1 અને V2 ના ખૂણા છે તો તે જ રીતે તેને સમજાવુ તે જ રીતે V1V2 આમ અહીં તેને V1V2 બનાવું છું તે e jθ 1e jθ2 છે આમ તે ભાગ છે આમ e jθ1 θ2 તે છે અને તે અહીં V1 છે તે V2 છે આમ તેનો અર્થ એ કે તે ફક્ત તેનો અર્થ પકડી રાખવાનો છે અને આ એક V1V2 e jθ 1 θ2 ની સમાન છે તે અહીં લખાયેલું છે અહીં શું લખ્યું છે અને ફરીથી ખૂણો θ1 θ2 તેનો અર્થ એ કે આ તે V1V2 હશે પછી કૌંસ માં cosine of θ1 θ2 j ગુણ્યા sin of θ1 θ22 હશે આમ તેને સમજાવું તો હવે થોડી સાવધાની રાખવાની છે થોડી સાવધાની અહીં છે આમ ACમાં વોલ્ટેજ અને કરંટ નું તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને થવું જોઈએ કે તે ફેઝરની માત્રા છે આમ બીજગણિત એ જટિલ માત્રામાં દર્શાવ્યા પછી જ શક્ય છે આમ ગણતરી ક્યારે કરશું તે વિશે ખૂબ કાળજી રાખો તે બધુ જ છે અને આગળ તે ઉદાહરણ તરીકે તે નીચેના કરંટ ને વેવ તરીકે ફેઝર તરીકે ઉમેરશે આમ આ કિસ્સામાં 5 sin ω t લીધાં છે અને i2 બરાબર10 sin ω t 60 o છે હવે જો ઉમેરો i1 i22 તે 5 sin ω t 10 sin ω t 60 o હશે આમ 5 sin ω t છે તે ત્યાં 10 sin sin a cos v cos a sin V છે તે આ શબ્દ હશે આમ પછી સરળતા મળશે તે 10 sin ω t 8 66 cos ω t છે હવે શું કરશે આ તે આ છે આ 10 અને 8 6 જે 10 2 √ over 8 66 2 છે જે 13 23 કહેશે આમ તે પછી આ ભાગો જેને આ જથ્થો 13 23 કહે છે અને ગુણાકાર કરે છે આમ આવું કરો તો આ એક જો આમ કરો તો 10 13 66 13 23 cos ω t ગુણ્યા 13 તો તેનો અર્થ એ કે આ એક 10 છે અને આ 8 2 10 છે આ α તેનો અર્થ એ છે કે cos α છે કે જેને આ 10 13 23 કહે છે આમ જ તે cos α લખાયેલું છે આમ cos α માટે લખી રહ્યો છું તે 10 13 અને sin α અહીં લખું છું તે 8 66 13 23 ની બરાબર છે આમ આમ જ અહીં આને બદલીને cos α કરવામાં આવે છે અને આને બદલો sin α અને આ ગુણાકાર આ 13 23 છે તો તે sin a cos b cos a sin b છે આમ તે 13 23 sin ω t α છે એટલે કે 13 23 sin θ તે 40 9 છે કારણ કે જો 1013 23 α બરાબર છે તો તે 40 9 o હશે આમ તેને સમજીએ આ α એ 40 9 o બરાબર છે આ એક રીત છે હવે આ મહત્તમ મૂલ્ય છે આ મહત્તમ મૂલ્ય કહો જો આ મહત્તમ મૂલ્ય છે તો તેને ફક્ત સમજો આમ હવે આ મહત્તમ મૂલ્ય છે હવે આ એક એવું લાગે છે કે RMS મૂલ્ય આનું મહત્તમ મૂલ્ય છે આમ જ્યારે RMS મૂલ્ય કરો આમ i1 i1 RMS સમજવા માટે લખું છું તે 5 √ 2 એમ્પીયર જેટલું હોવું જોઈએ તે આના માટે મૂલ્ય કરે છે કે જે i2 હોવું જોઈએ તે બરાબર છે તે rms મૂલ્ય છે 110√ 2 માટે માત્ર પરિમાણ લગાવી રહ્યું છે આ એમ્પીયર છે આમ તે 10 √ 2 એમ્પીયર 5 √ 2 એમ્પીયર અને 10 √ 2 એમ્પીયર છે હવે આ કિસ્સામાં આ sin ω t નો અર્થ એ છે કે મૂળભૂત રીતે તે ω t 0 o છે તેનાથી કોઈ ખૂણો સંકળાયેલ નથી તેનો અર્થ છે કે તે લખી શકે છે તેને સમજો તેનો અર્થ એ છે કે આ લખી શકે છેi1 બરાબર છે જ્યારે rms વેલ્યુ 5 √ 2 ખૂણો 0 o મૂકશે અને તે જ રીતે અહીં ખૂણો 60 o જોડાયેલ છે તેનો અર્થ છે કેi2 લખી શકો છો તે 10 √ 2 ખૂણો 60 o બરાબર છે કારણ કે 60 o છે એનો અર્થ એ કે આ i2 ખરેખર i1 60 o તરફ દોરી જાય છે કારણ કે ખૂણો 60 o હકારાત્મક છે તેનો અર્થ છે આમ આ તે કેવી રીતે થાય છે જ્યાં સુધી અને જ્યાં સુધી જણાવ્યું ન હોય ત્યાં સુધી હલ થશે જો આ sin θ પદ સાથે કોઈ પણ પદ જોડાયેલ હોય તેનો અર્થ એ કે આ એક મહત્તમ મૂલ્ય છે RMS મૂલ્ય લેવા માટે તેને √ 2 થી ભાગવું પડશે કારણ કે અમારી બધી ગણતરી પછી ફક્ત RMS મૂલ્ય પર જ જોવા મળશે આમ આ કિસ્સામાં કે આ એક આ આકૃતિ છે આમ જ તે આ 5√ 2 ખૂણો 0 પર છે આમ જ તે સંદર્ભ છે બીજાએ 10 √ 2 કહ્યું આ એક આ 10 √ 2 છે અને આ 60 o છે આમ તેને RMS મૂલ્ય તરીકે લેવામાં આવે છે અને આ પરિણામે એક છે તે 13 23 છે આ 13 23 √ 2 છે કારણ કે અહીં પણ તે 13 પોઇન્ટ √ 3 છે અને તે rms મૂલ્ય છે તે rms મૂલ્ય છે ખરેખર 13 આ પરિમાણ છે અને તે ખૂણો 40 9 o છે આમ આ 40 9 o છે આમ આ પરિણામી કરંટ ખરેખર આ 140 9o થી લીડીંગ છે અને કહ્યું છે કે i2 આ ખૂણો આ વસ્તુને દોરી રહ્યું છે જેને આ i1 60 o છે આ ખરેખર ફેઝર આકૃતિ છે આ રીતે તે આ એક ફેઝર આકૃતિ છે હવે જો x અક્ષ પર કોઈ પ્રક્ષેપણ લો આમ આ સંદર્ભ છે આમ 5 √ 2 છે ખરેખર દરેક જગ્યાએ √ 2 આવશે આમ જ આ √ 2 ને બહારથી લેવામાં આવે છે આ 10 √ 2 √ 2 છે અને cosine of 60 o છે આ એક અને આ x અક્ષ પરના પ્રક્ષેપણ માટેનો x છે જો તે કરો તો તે 10 √ 2 છે તેવી જ રીતે y અક્ષ પ્રક્ષેપણ માટે તે 1 √ 2 હશે આમ તે સંદર્ભ વસ્તુ છે આમ તે એક પ્રક્ષેપણ y અક્ષ 0 છે તે 10 sin 60 છે કારણ કે આ y અક્ષ પર પ્રક્ષેપણ 10 sin 60 એટલે કે 8 66 √ 2 છે હવે સરવાળા લેવાય તો σx 2 √ over y2 થશે આમ તે 1 √ 2 છે તે 10 2 8 66 2 ના વર્ગમૂળ કરતા વધારે હશે તે 13 23 √ 2 થશે તેને 13 point √ 32 લખેલ છે 2 અને α એ tan નું ઇન્વર્સ σyσx છે જે tan inverse 8 66√ 210√ 2 છે 9 o ની બરાબર છે આમ અહીં જે પણ મળ્યું આમ 13 23 sin θ ની બરાબર છે આ મહત્તમ મૂલ્ય 13 9 o છે છે ફેઝર ડાયાગ્રામ દોરવામાં આવે છે આમ જ RMS મૂલ્ય લેવામાં આવે છે ફેઝર ડાયાગ્રામ માટે RMS મૂલ્ય લેવો જોઈએ મહત્તમ મૂલ્ય નહિ બંને રીતે આપણે નિરાકરણ કર્યું છે